તો સ્વાગત છે તમારું આ 40 માં લેકચર માં અને આમાં આપણે લીનીઅર ઇનડીપેનડન્સ ઓફ વેક્ટર વિષે ચર્ચા કરીશું ખાસ આજે આપણે વેક્ટર ના લીનીઅર કોમ્બીનેશન અને લીનીઅર ઇનડીપેનડન્સ ઓફ વેક્ટર વિષે ચર્ચા કરીશું તો લીનીઅર કોમ્બીનેશન શુ છે તો આ પ્રકાર નું એક્ષપ્રેશન 1v12v2nvn જ્યાં λsએ રીઅલ નંબર માં છે અને તેને વેક્ટર ના લીનીઅર કોમ્બીનેશન થી ઓળખે છે v1v2vn તેથી આપેલ વેક્ટર્સ માટે અહીં આ v1v2vn આ એક્ષપ્રેશન vλ1v12v2nvn જેને આ વેક્ટર્સનું લીનીઅર કોમ્બીનેશન કહેવામાં આવે છે જ્યાં આ લેમ્બડા રીઅલ નંબરના સેટ સાથે સંબંધિત છે અને ટૂંકમાં ફક્ત એક ટિપ્પણી ટૂંકી છે તેથીvએ R ઉપર વેક્ટર સ્પેસને અનુસરે છે જે V એ વેક્ટર સ્પેસ છે અને v એ આ વેક્ટર સ્પેસની ઘટના છે V આ v1v2vn નો લીનીઅર કોમ્બીનેશન છે તેથી આ બધા વેક્ટર છે V માં અને એમ કહીએ છીએ કે આ V એ v1v2vn નો લીનીઅર કોમ્બીનેશન છે જો ત્યાં સ્કેલેર્સ12n હોય તો અને તે R ની છે કારણ કે V આ જેમ કે સ્કેલેર્સ તરીકે આપણે લખી શકીએ છીએ આ v અહીં અન્યના લીનીઅર કોમ્બીનેશન તરીકે આપેલ છે પછી આપણે કહીશું કે આ v એ વેક્ટર્સv1v2vn નો લીનીઅર કોમ્બીનેશન છે જો આપણે આ v1v12v2nvn લખી શકીએ તો આપણે આ વેક્ટરને v કહીએ છીએ જે ફરીથી આ વેક્ટર વધુ સામાન્ય શબ્દ છે જેની વિશે આપણે વેક્ટર સ્પેસથી વાત કરી રહ્યા છીએ તેઓ મેટરાઈસીસ હોઈ શકે છે તેઓ પોલીનોમીઅલ હોઈ શકે છે તેથી અહીં જો આપેલ v અહીં આપણે આ અન્ય વેક્ટર્સ v ના લીનીઅર કોમ્બીનેશન તરીકે લખી શકીએ છીએ તો પછી આપણે કહીશું કે આ વેક્ટર્સ v1v2vn નો લીનીઅર કોમ્બીનેશન છે તો આ દાખલા માં આપણે ચાર વેક્ટર લઈએ α435Tβ013Tγ211Tδ422T હવે આપણી સામે આ સવાલ છે અને આપણને એ એક્ષામીન કરવું છે કે આ એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે અને આપણે એ પણ જોશું કે આ એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે અને આ એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે તો આપણે આ સવાલો ના જવાબ અહી આપશું આ પ્રથમ આનો જવાબ આપીએ એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે તો આપણે આ ને 1β2 તરીકે લખી શકીએ અમુક માટે અને પછી આપણે કહી શકીએ કે આ એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે હવે આપણે તપાસ કરીશું કે આ શક્ય છે કે નહિ અને આપનો અંત સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશન પર આવશે અને આપણને આ સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશન ને સોલ્વ કરવું પડશે અને તેને ફરી થી આ રીતે લખવું પડશે 4 3 5 10 1 3 22 1 1 1122 તો હવે આ એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે જે આપણે દાખલા માં જોયું છે હવે આપણે બીજા માટે તપાસ કરશું કે એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે 0 1 3 12 1 1 24 2 2 તો આવા ને શોધવું શક્ય નથી જે અહી બે ઇક્વેશન ને સેટીસફાઈ કરે પ્રથમ ને હમણાં આપણે ભૂલી જઈએ તો ખરેખર આપણે આવા ને ના શોધી શકીએ જે અહિયાં આ રીલેશન 1γ2ને સેટીસફાઈ કરે તો હવે એ અને નો લીનીઅર કોમ્બીનેશન નથી તો આ સીસ્ટમ ઇનકનસીસટન્ટ છે અને તેનું કોઈ સોલ્યુશન નથી અને એટલે જ એ અને નો લીનીઅર કોમ્બીનેશન નથી હવે ત્રીજા પર આવીએ એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે આપણે પ્રથમ કેસ માં જોઈલું કે અહિયાં હતો અને પછી અને અને એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે અને આ રીલેશન હતું બરાબર વત્તા 2 અને હવે આપણે પૂછીએ છે કે એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે તો એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે અને હવે આપણને કશું સાબિત કરવાની જરૂર નથી કારણ કે પ્રથમ ભાગ માં આપણે આ રીલેશન બતાવ્યું છે કે બરાબર વત્તા 2 એટલે હવે બરાબર માઈનસ નું અડધું થશે તો એ અને નો લીનીઅર કોમ્બીનેશન છે જે આ પ્રથમ ભાગ માં થી ટ્રીવીઅલ થાય છે તો હવે આપણે નવા ટોપિક પર જઈએ જેમાં આપણે લીનીઅર ઇનડીપેનડન્સ ઓફ વેક્ટરવિષે વાત કરશું તો V એ વેક્ટર સ્પેસ છે અને પછી ફાઈનાઈટ વેક્ટર નું સેટ છે તો v1v2vn આ V વેક્ટર સ્પેસ નું લીનીઅર્લી ઇનડીપેનડન્ટ કેહવાય જો 1v12v2nvn0⟹12n0 iscalars તેથી હવે આપણે અહીં આપેલ આ લીનીઅર ઇનડીપેનડન્સ ઓફ વેક્ટર અહીં ફરીથી ચકાસી શકીએ છીએ તેથી આપણે આ લીનીઅર ઇનડીપેનડન્સ માટે શું તપાસવું જોઈએ કે જો આ લીનીઅર કોમ્બીનેશન જે 1v12v2nvn0 આપવામાં આવે છે જો આપણે 12n0તરીકે એકમાત્ર સોલ્યુશન મેળવીએ તો આ ઇક્વેશન નો સોલ્વ કર્યા પછી પછી આપણે કહીશું કે આ સેટ લીનીઅર્લી ઇનડીપેનડન્ટ છે પરંતુ જો આપણે λ માટે નોનઝીરો સોલ્યુશનનો મળે છે તો તે અહીં ડીપેનડન્ટ રહેશે તેથી તે કિસ્સામાં તેઓ ઇનડીપેનડન્ટનથી 1v12v23v30 1 12 23000 ⟹1230 આપેલ વેક્ટર નો સેટ લીનીઅર્લી ઇનડીપેનડન્ટ છે તો બધા ટ્રીવિઅલ સોલ્યુશન માટે જેને આપણે 0 0 0 કહીએ લેમ્બ્ડા માટેપણ તમે જોશો આપણી જોડે અમુક નોન ટ્રીવિઅલ સોલ્યુશન છે કે નથી કે આપણી જોડે માત્ર એક ટ્રીવિઅલ સોલ્યુશન છે જે ઝીરો સોલ્યુશન છે જયારે આપણે તેને લીનીઅર્લી ઇનડીપેનડન્ટ કહીએ છે તેથી આ એકમાત્ર સંભાવના છે કે આપણે અહીં મેળવીએ છીએ તે એક યુનિક સોલ્યુશન છે જે આપણે સામાન્ય રીતે પણ કરી શકીએ છીએ આપણે આ ઓગ્મેનટેડ મેટ્રિક્સ સ્વરૂપમાં નીચે આવીશું અને પછી ત્યાંથી આ રોના ઇકોલન ફોર્મ ને ઘટાડીએ છીએ તે પણ આપણે અવલોકન કરી શકીએ છીએ એક યુનિક સોલ્યુશન મેળવવું અથવા આપણે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો મેળવી રહ્યા છીએ અથવા આ કોઈ સોલ્યુશનનો મામલો હોઈ શકે નહીં કારણ કે આ હંમેશાં આ હોમોજીનસ ઇક્વેશન ની સિસ્ટમ છે જેમાં હંમેશાં એક ટ્રીવિઅલ સોલ્યુશન હોય છે તો આપણે જોયું કે આ વેક્ટર લીનીઅર્લી ઇનડીપેનડન્ટ છે અને હવે આપણે બીજું ઉદાહરણ ચકાસીશું કે જે કહે છે કે v100v212 લીનીઅર્લી ઇનડીપેનડન્ટ છે અને જ્યારે પણ આ શૂન્ય વેક્ટર હોય ત્યાં સેટમાં હોય ત્યારે તપાસવું આ એક ટ્રીવિઅલ ટાસ્ક છે કારણ કે આપણે હંમેશા આ ઇક્વાલીટી10021200ધ્યાનમાં લઈ શકીએ છીએ અને શૂન્ય વેક્ટર છે તેથી અહીં કોઈપણ લેમ્બડા લો તે બાબત નથી જ્યાં હું આ સાથે કોઈપણ લેમ્બડા લઈ શકું છું અને પછી 0 ની કિંમત2અને ઇક્વેશન સેટીસફાઈડ થશે કારણ કે આ 0 સાથે હવે આપણી પાસે અહીં શૂન્ય વેક્ટર છે અને હું કોઈપણ પસંદ કરી શકું છું આ એક હશે શૂન્ય વેક્ટર અને તે 10001200છે તેથી રીઅલ નંબર ના આ સેટ માંથી બધા 1 માટે આ ઇક્વેશન સેટીસફાઈડ છે અને તેથી આપણે એક નોનઝીરો સોલ્યુશન મેળવી રહ્યા છીએ કે આ કિસ્સામાં આપણું શૂન્ય નથી પરંતુ તે છે કે આપણે ઇનફાઈનાઈટ સંભાવનાઓ મેળવીએ છીએ જે આ શૂન્ય માં ઉમેરવામાં આવી રહી છે અને તેથી આ સેટ લીનીઅર્લી ડીપેનડન્ટછે તો જયારે પણ આપણી જોડે ઝીરો વેક્ટર હશે આ વેક્ટર ના સેટ માં તો આ વેકટર લીનીઅર્લી ડીપેનડન્ટ હશે તો આ 0 એ એક વેક્ટર છે સેટ ઇન અંદર અને સેટ એ લીનીઅર્લી ડીપેનડન્ટ હોવો જોઈએ અને આ ત્રીજ દાખલા માં આપણે આ વેક્ટર નું અવલોકન કરીએ v1111Tv2110Tv3100Tv4101Tજે લીનીઅર્લી ઇનડીપેનડન્ટ છે તો આપણે આ ચાર વેક્ટર લીધા છે અને આપણે તપાસ કરવી છે કે તેઓ લીનીઅર્લી ઇનડીપેનડન્ટ છે કે લીનીઅર્લી ડીપેનડન્ટ છે અને એજ પ્રોસેસ આપણે ચાલુ રાખીશું તો આપણે આ લીનીઅર કોમ્બીનેશન લઈશું અને 0 સેટ કરશું તો આપણી પાસે છે 1v12v23v34v40 12340120λ140 તેથી આપણી પાસે આ લીનીઅર કોમ્બીનેશનમાંથી આ ત્રણ ઇક્વેશન બહાર આવ્યાં છે કારણ કે દરેક વેક્ટરમાં ત્રણ કમપોનન્ટ હતા તેથી હવે આ હોવાને કારણે આ ઇક્વેશનની સિસ્ટમ જેને આપણે લેમ્બડા માટે સામાન્ય રીતે ઉકેલી શકીએ છીએ તે હંમેશાં આ ઓગ્મેનટેડ મેટ્રિક્સના સ્વરૂપમાં લખવાનું રહેશે અને પછી આ એલિમિનેશન કરવું અથવા આ રોના ઇકોલન ફોર્મને ઘટાડવું અને ત્યાંથી પરિસ્થિતિ સ્પષ્ટ થશે કે શું આપણને યુનિક સોલ્યુશન મળી રહ્યો છે અથવા આપણને નોન યુનિક સોલ્યુશન મળી રહ્યું છે તો અહિયાં આ સીસ્ટમ ઓફ ઇક્વેશન માટે આપણે આ ઓગ્મેનટેડ મેટ્રિક્સ લખ્યું છે b0 0 0 જમણી બાજુ એ ઝીરો વેક્ટર છે આપણે તેને ઇકોલન ફોર્મ માં ઘટાડી શકીએ જે આ કેસ માં ગણું સહેલું છે કારણ કે આ પ્રથમ રો માં કોઈ ફરક નહિ આવે b0 0 0 તેથી અહીં તે છે જેને આપણે બોલાવીએ છીએ અને જો તમને પહેલાના લેકચર થી તમને યાદ હોય તો આ 4ને અનુરૂપ છે અને જેને આપણે ફ્રી વેરીએબલો કહીએ છીએ આ કિસ્સામાં ફ્રી વેરીએબલ ફક્ત એક જ છે અને આ ડીપેનડન્ટ વેરીએબલો 1 2 3 4છે તેથી આ અહીંની સિસ્ટમમાં સોલ્યુશનમાં ફ્રી વેરીએબલ હોવાને કારણે આપણે હવે સ્વાભાવિક રીતે જ સોલ્યુશનની ઇનફાઈનાઈટ શક્યતાઓ મેળવી શકીએ છીએ અને એકવાર આપણી પાસે સોલ્યુશનની ઘણી બધી શક્યતાઓ છે કે જે સિસ્ટમ લીનીઅર્લી ઇનડીપેનડન્ટ હોઈ શકતી નથી કારણ કે આપણી પાસે યુનિક સોલ્યુશન નથી જે આ 1 અને બધા ની બરાબર 0 છે તો આ કેસ માં ઇનફાઈનાઈટ ગણા સોલ્યુશન છે કારણ કે આ 4એ ફ્રી વેરીએબલ છે અને આપણી જે ઈચ્છા હોઈ એ આપણે પસંદ કરી શકીએ તો4 બરાબર આપણે 1 લીધું છે અને પછી ઇક્વેશન માં થી આપણને 3 1211 1 મળશે તો આપણને 4માટે આ ચોઈસ મળે છે બાકી બધા લેમ્બ્ડા 3 1211 1 છે એટલે આપણ ને અહી આ રીલેશન મળે છે તો આ બધા ડિપેનડન્ટ છે અને ઇનડિપેનડન્ટ નથી તો આપેલ વેક્ટર નો સેટ લીનીઅર્લી ડીપેનડન્ટ છે તો અહિયાં બીજો દાખલો જોઈએ અને આ સેટ નું અવલોકન કરીએ v1211Tv2122Tv3111Tએ લીનીઅર્લી ડિપેનડન્ટ છે કે લીનીઅર્લી ઇનડિપેનડન્ટ તો પાછલા દાખલા પર જઈએ જે સરખો જ પ્રોબ્લેમ હતો આપણી પાસે 4 વેક્ટર હતા અને આપનો ઓગ્મેનટેડ મેટ્રિક્સના આ કોલમ હતા અને બધા વેક્ટર કોલમ હતા b0 0 0 તો આપણે આ બધા ને અહી કોલમ માં મુક્યા અને જમણી બાજુ b હમેશા 0 હોઈ છે અને આપણને આ 0 0 0 લખવાની જરૂર પણ નથી કારણ કે એ બદલાવવા નું નથી તો આપણે A સાથે કામ કરી શકીએ અને રો રીડ્યુસ ઇકોલન ફોર્મ મેળવી શકીએ અને ત્યાંથી આપણે સોલ્યુશન નું નિષ્કર્ષ કાઢી શકીએ તો ફરી આ નવા દાખલા પર જઈએ આપણી જોડે આ 3 વેક્ટર છે અને તમને આ વેક્ટર નું લીનીઅર્ ઇનડીપેનડન્સ ચેક કરવું છેં તો આપણે શુ ધ્યાન માં લેશું આપણે ઓગ્મેનટેડ મેટ્રિક્સ ને ધ્યાન માં લેશું જે આપણે આગળ સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશન માં જોયું હતું તો હવે આપણે આને રો રીડ્યુસ ઇકોલન ફોર્મ માં ફેરવશું જે ગણું સરળ છે b0 0 0 તો હવે આપણને આ રો રીડ્યુસ ઇકોલન ફોર્મ મળી ગયું જેમાં આ પાઈવોટ એલીમેન્ટ છે અને આ ત્રીજા કોલમ માં પાઈવોટ એલીમેન્ટ ની હોઈ તો આપણી જોડે આ બે પાઈવોટ એલીમેન્ટ છે આ 0 રો છે અને હવે શુ નિષ્કર્ષ નીકળશે તેથી આપણી પાસે ફ્રી વેરીએબલ છે આપની પાસે આ 3 કોલમ 3 ને અનુરૂપ ફ્રી વેરીએબલ છે તે એક ફ્રી વેરીએબલ છે અને જેને આપણે ગમે તે પસંદ કરી શકીએ છીએ તેથી ફક્ત ગણતરીની સરળતા માટે આપણે 3 3લીધું છે અને પછી આ 2 અને 1આ ઇક્વેશન નંબર 2 માંથી અને ઇક્વેશન નંબર 1 પરથી આપણે આ 2 ફિક્સ કરીશું પછી એક વાર આપણે આ 3 ફિક્સ કરીશું અહીં 3માટે અન્ય નંબર પણ લઈ શકો છો આપણી પાસે 3 પસંદ કરવાની છૂટ છે તેથી આ કોમબીનેશન સાથે આપણે દાખલા તરીકે v1v2 3v30 મેળવી રહ્યા છીએ અને અહીં ઘણી સંભાવનાઓ હોઈ શકે છે જો આપણે આ 3 ને 1 લઈશું તો આપણે આ 3 માટે અલગ 2 અને 1 અથવા અન્ય કોઈપણ સંખ્યા મેળવીશું તો 1 અને 2 બદલાશે તેથી આ ચોક્કસપણે યુનિક રીપરેઝનટેશન નથી કે આપણે અહીં શક્ય તેટલી રીપરેઝનટેશન કરી શકીએ પરંતુ તે શું કહે છે કે આ વેક્ટર્સ લીનીઅર્લી ડીપેનડન્ટ છે અને અહીંના તેમના રીલેશન માટેના એક ડિપેનડનસીઝ પહેલાથી જ અહીં v1v23v3 છે જે આપણે એક ડિપેનડનસી છે આ કેસમાં દર્શાવ્યું છે અને આ સેટ લીનીઅર્લી ડીપેનડન્ટ છે તેથી આપણે આજે જે શીખ્યા છે તે વેક્ટર્સની લીનીઅર્લી ઇનડીપેનડન્ટ વિશે છે આ ફરીથી એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે જ્યારે વેક્ટર સ્પેસને ધ્યાનમાં લેતા કે જે આપણે આગામી ચર્ચામાં આપણી ચર્ચા ચાલુ રાખીશું અને તે મહત્વનું શું હતું કે વેક્ટરનું આ લીનીઅર કોમ્બીનેશનl1v12v2nvn0 છે જો આપણે આ ઇક્વેશનમાંથી બહાર નીકળીએ તો જો આપણે 12n0તરીકે યુનિક સોલ્યુશન મળે તો અમે કહીશું કે આ સેટ લીનીઅર્લી ઇનડીપેનડન્ટ છે કારણ કે આપણે ત્યાં એકબીજા વેક્ટર્સ પર કોઈ નિર્ભરતા નથી કારણ કે આ સંબંધમાંથી બહાર આવવાની એક માત્ર સંભાવના છે તેથી આપણે આ વેક્ટર્સમાં કોઈ ડિપેનડનસી લખી શકતા નથી અને આ કારણ છે કે આપણે આ લીનીઅર્લી ઇનડીપેનડન્ટ કહીએ છીએ કે તેઓ ઇનડીપેનડન્ટછે જ્યારે પણ આપણને નોનઝીરો સોલ્યુશન મળે છે અને તે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલોનો કેસ હશે તેથી હવે આપણે આ રીલેશનને લખવાની ઘણી રીતો રાખી શકીએ છીએ તેથી અન્યની દ્રષ્ટિએ 1 લખી શકાય છે અને તે તે સ્થિતિ છે જ્યાં આપણે લીનીઅર્લી ડીપેનડન્ટ કહીએ છીએ